હવે આ ઈકવાલેન્સ પ્રમેયો એવા પ્રમેયો છે જ્યાં સામાન્ય રીતે તે અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં આવતા નથી પરંતુ તે ગણતરીની સમસ્યાઓમાં ખૂબ ઉપયોગી છે તો ચાલો જોઈએ કે ઈકવાલેન્સ પ્રમેય શું કહે છે તેથી તેના ઘણાં બધાં સેટ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તેથી પહેલા આપણે જોઈએ કે વોલ્યુમ ઈકવાલેન્સ પ્રમેય શું કહેવાય છે તો ચાલો આપણે અહીં સ્લાઇડના ડાબા ભાગથી શરૂઆત કરીએ તેથી ચાલો આપણે કહીએ કે અમારી પાસે કેટલાક સોર્સ છે અને આ સોર્સ M અને J દ્વારા આપવામાં આવ્યા છે તેથી મારી પાસે અહીં કેટલાક કરંટ સોર્સ છે M અને અહીં કેટલાક કરંટ સોર્સ J છે તેઓ સરસ રીતે રેડીયેટ કરે છે અને અહીં આ વાદળી સમીકરણને જોઈને તમે કહી શકો છો કે તમે કહી શકો છો કે કોઈ ઓબ્જેક્ટ નથી કારણ કે સમીકરણનો કયો ભાગ તમને કહે છે કે કોઈ ઓબ્જેક્ટ નથી મીડીયમ પ્રોપર્ટીઝ ક્યાં જાય છે એપ્સીલોન અને મ્યુ અને અહીં અને તેની કિંમત શું છે તેનો અર્થ એ છે કે વાસ્તવમાં કોઈ ઓબ્જેક્ટ નથી તેથી તે શૂન્યાવકાશ બરાબર છે તેથી આ સુયોજિત કરી રહ્યું છે આ કરંટ ખાલી જગ્યામાં રેડીયેટીંગ છે તેથી ખાલી જગ્યા અથવા શૂન્યાવકાશના ફીલ્ડ ને 0 દ્વારા દર્શાવવામાં આવે હેઠળ સ્ક્રિપ્ટ અધિકાર દ્વારા દર્શાવવામાં આવે છે તેથી દ્વારા સૂચિત તેથી સબસ્ક્રિપ્ટ પરનું શૂન્ય તમને કહે છે કે ત્યાં કંઈ નથી તે માત્ર કરંટસોર્સ છે આ સમીકરણો અમે પહેલાથી જ તેમને કેવી રીતે હલ કરવી તેની ટૂંકી ઝલક મેળવી હતી તે સરળ હતું કે તમે પ્રથમ સમીકરણનો કર્લ લો બીજા સમીકરણને બદલો તમને મળે છે તમને એક પ્રકારનું તરંગ સમીકરણ મળશે પરંતુ માત્ર એટલો જ તફાવત હશે કે તરંગ સમીકરણમાં આ કરંટ સોર્સ હશે હવે ચાલો જીવનને થોડું વધારે રસપ્રદ બનાવીએ કારણ કે વાસ્તવિક જીવંતઓબ્જેક્ટ હશે તો હવે ચાલો કહીએ કે હું અહીં અવરોધ ભજવીશ છે મારે અવરોધ અથવા કોઈપણ ઓબ્જેક્ટ ને કેવી રીતે લાક્ષણિકતા આપવી જોઈએ માધ્યમના ગુણધર્મો દ્વારા વિદ્યાર્થી અને એ સ્પેસ ના ફંકશન હશે ઉદાહરણ તરીકે અહીં કંઈ નથી અને અહીં ઓબ્જેક્ટ છે તેથી તે બધી માહિતી અને મા કેપ્ચર કરવામાં આવી છે અને તેથી જ સ્પેસ ના ફંકશન તરીકે સૂચવવામાં આવે છે તેથી આ સમીકરણો જે હવે લખવામાં આવ્યા છે તે એક મીડીયમની હાજરીમાં છે તેથી એપ્સીલોન અને મ્યુ સિવાય બીજું શું પરિવર્તન થયું શું તમે સમીકરણોના આ બે સેટ વચ્ચે અન્ય કોઈ ફેરફાર જોયો છે વિદ્યાર્થી E બદલાઈ ગયો છે E બદલાઈ ગયો છે દેખીતી રીતે જ એકવાર હું તે ઓબ્જેક્ટ રજૂ કરું તે ઓબ્જેક્ટ ક્ષેત્રોને સ્કેટર કરે છે તેથી ફિલ્ડ્સહવે રહેશે નહીં અને હવે ફિલ્ડ્સ E અને H બની જશે શું કરંટ બદલાશે કરંટ સોર્સ સમાન રહેશે મેં મારું ટ્રાન્સમીટર હજી પણ ત્યાં જ ઉભું રાખ્યું છે તેથી M અને J પહેલાની જેમ જ છે તેથી આ પરિસ્થિતિ છે જે આપણી પાસે છે હવે યાદ રાખો કે આને ઈક્વાલેંસ પ્રમેય કહેવાય છે તેથી ઈક્વાલેંસ અર્થ છે કે હું એક સમસ્યાને બીજ સમસ્યાને રૂપાંતરિત કરવા જઈ રહ્યો છું જે હલ કરવામાં સરળ હોઈ શકે તે ઉદ્દેશ્ય છે તેથી આપણે જોઈશું કે તે ઉદ્દેશ્ય અહીં કેવી રીતે પ્રાપ્ત થાય છે તેથી તે સ્પષ્ટ છે કે મેં વેક્યુમથી શરૂઆત કરી પછી હું એક ઓબ્સ્ટ્રક્લ પર ગયો હવે હું બાહ્ય કરંટ સોર્સ M અને J સાથે વ્યવહાર કરવા માંગતો નથી કારણ કે તે સ્પષ્ટ કરવા માટે ખૂબ જટિલ હોઈ શકે છે તેથી હું કરી શકું તે સ્વાભાવિક બાબત એ છે કે હું સમીકરણોના આ બે સેટ લઈ શકું અને તેમને બાદ કરી શકું તેથી જો હું તેમને બાદ કરીશ અને ફાયદા માં શું અદૃશ્ય થઈ જશે M અને J દૂર જાય છે તેથી જો હું આ બે સમીકરણો બાદ કરીશ તો શું થશે મને મળશે તેથી પ્રથમ ટર્મથી માફ કરશો આ થસે એટલા માટે કારણ કે મેં 1 માંથી 2 ની બાદબાકી કરી અને માઈનસ M ટર્મ દૂર થઈ જાય છે હું એ જ કામ કરી શકું છું હું H ના કર્લ સાથે સંકળાયેલા સમીકરણોના બીજા સમૂહ માટે પણ આવું જ કરી શકું છું તેથી હું ને સુધારવા જઈ રહ્યો છું ખરેખર સરળ સમજણ અત્યાર સુધી આ બે સમીકરણોની ખાસીયત એ છે કે તમારી પાસે માત્ર છે તમારી પાસે કોઈ કરંટ સોર્સ નથી તમારી પાસે ફક્ત ફિલ્ડ્સ છે અને મટેરીયલ્સ ની પ્રોપર્ટીઝ જે હુ જાણુ છુ હવે એક સારો ખ્યાલ રજૂ કરવાનો સારો સમય છે ત્યાં કવોંટીટી છેજેને સ્કેટરફિલ્ડ કહેવામાં આવે છે તમે બધાએ આ ટર્મ સ્કેટર ફિલ્ડ સાંભળ્યો છે તો સ્કેટર ફિલ્ડને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો તફાવત ઓબ્જેક્ટની હાજરીમાં અને ઓબ્જેક્ટની ગેરહાજરીમાં તેથી અહીં આ ટર્મને સ્કેટર ઇલેક્ટ્રિક ફિલ્ડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી તેનો અર્થ થાય છે સ્કેટર ફિલ્ડ એટલે ઓબ્જેક્ટ દ્વારા સ્કેટર ફિલ્ડ્સ હું ઈંસીડંટ ફિલ્ડને સમાવવા માંગતો નથી જે પહેલાથી ત્યાં હતો તેથી હું E નૉટ ને બાદ કરુ છુ તેથી તે જ છે જે સ્કેટર ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તે જ રીતે હું ચુંબકીય ફિલ્ડમાં ઓબ્જેક્ટ સાથે અને ઓબ્જેક્ટ વગર તફાવત લઈ શકું છું અને તફાવતને હું Hs તરીકે કહીશ s સ્કેટર માટે આપણે આને સ્કેટર્ડ કહીએ છીએ વિદ્યાર્થી સાહેબ ધારો કે આપણી પાસે બે ઓબ્જેકટ્સ છે આ પ્રોબ્લેમ મા ગણા ઓબ્જેક્ટ્સ હોઈ શકે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી મારે તેને ફંક્શન ના સ્પેસમાં એપ્સીલોન r માં સમાવવાનું છે કારણ કે એપ્સીલોન r કોઈ પણ કોમ્પ્લીકેટેડ ફંક્શન હોય તેનાથી કોઈ ફેર પડતો નથી તેથી અહીં એક બીજા ઓબ્જેક્ટ હોઈ શકે તેનાથી કોઈ સમસ્યા નથી મારે ફક્ત એપ્સીલોનની વ્યાખ્યામાં તે શામેલ કરવું પડશે તેથી આ ખૂબ સામાન્ય છે સોર્સ ની સંખ્યા પણ ગમે તેટલી હોઇ શકે તેનાથી કોઈ વાંધો નથી તે બધા રદ થશે તે બરાબર તેથી અત્યાર સુધી અમે ખરેખર કંઈ જ હલ કર્યું નથી આપણે ફક્ત સોર્સ ને જે ઈલીમીનેટ કર્યા છે હવે આપણે બિજુ શુ કરી શકીયે તો ચાલો તેના પર એક નજર કરીએ તેથી મેં પાછલી સ્લાઇડમાંથી સમીકરણ ફરીથી અહીં લખ્યું છે તેથી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈંસીડંટ અને કુલમાં તફાવત તે આ સ્કેટર ફિલ્ડ છે જેમ મેં પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે અને આ તે છે જે અમારી પાસે પહેલાથી જ હતું તેથી ચાલો તેને અનુકૂળ સ્વરૂપમાં લાવવા માટે આના પર થોડું વધુ એલ્જેબ્રા થી પ્રયાસ કરીએ તેથી ને મેં લખ્યું છે તેથી હું શું કરી શકુંઅહીં આ ટર્મ છે કે હું તેને રીતે લખી શકું શું હું આ ફોર્મમાં લખી શકું કુલ ફિલ્ડ કે જે સ્પષ્ટ નથી આપણે કહી શકીએ કે કુલ ફિલ્ડ H એ નો સરવાળો છે તેથી તે કહે છે કે ને તરીકે લખી શકાય છે તેથી અહીં આ ટર્મને અહી તરીકે સરળ બનાવી શકાય છે મારી પાસે આ છે અને તેથી અને તેથી અહીં હજુ પણ r નું ફંકશન છે અલબત્ત એક કોનસંન્ટ છે તેથી શોર્ટહેન્ડ નોટેશનમાં હું તેને એક નવી રીત લખી રહ્યો છું પરંતુ તે સ્પેસ ના ફંકશન છે તે માટે મ્યુ અથવા એપ્સીલોનને વિશેષ સમજવાની જરૂર નથી તે બધા સ્પેસ ના ફંકશન છે અને હવે હું શું કરી શકું છું હું H ટર્મ યોગ્ય રીતે જોડી શકું છું તેથી મને મળશે ખૂબ સારું હું બીજા સમીકરણ માટે પણ એ જ એલ્જેબ્રા નું પુનરાવર્તન કરી શકું છું તેથી હું લખીશ તેને જેમ છે તેમ રહેવા દો અને આ કિસ્સામાં યોગ્ય છે ફરીથી હું માં પદોને E અને I મા જોડી શકુ છું અને મને a મળશે હવે આપણા જીવનને થોડું વધુ સરળ બનાવવા માટે ચાલો આપણે ગણિતને સરળ બનાવવા માટે અહીં એક અન્ય ટર્મ વ્યાખ્યાયિત કરીએ તેથી અહીં આ ટર્મ કે જે તમને બરાબર દેખાય છે તે એક લોંગીશ ટર્મ છે તો ચાલો આપણે શું કરી શકીએ આપણે ઈકવાલેંટ કરંટ તરીકે ઓળખાતી ઓબ્જેક્ટ લખી શકીએ અને ઈકવાલેંટ કરંટ શુ છે સરળ રીતે અહીં આ ટર્મ ને મે અહી M ઈકવાલેંટ મા મુક્યુ છે મેં કોઈ સમસ્યા હલ કરી નથી હું ફક્ત આ ટર્મ ફરીથી લખી રહ્યો છુ એ જ રીતે અહીં J ઈકવાલેંટ ટર્મ અહી આ રીતે લખાસે તેથી આ પદ અહી ઓકે આપણે બરાબર જોશું તો હવે જ્યારે આપણે આ સમીકરણને જોડીએ તો પ્રથમ સમીકરણ શું હશે તેથી ચાલો આપણે આ સમીકરણ ને ૧ કહીયે તેથી સમીકરણ એક બનશે તેથી અહીં પ્રથમ ટર્મ માઇનસ M ઈક્વાલેંટ માઇનસ J ઓમેગા મુ નૉટ H બનશે બરાબર બીજી ટર્મ બની જાય છે કે મારે અહીં શું છે માઇનસ J અને મારી પાસે માઇનસ J ઓમેગા એપ્સીલોન નૉટ s છે તેથી ચાલો આપણે જોઈએ કે મને લાગે છે કે હું વધારાનુ માઇનસ નિશાની ભુલી રહ્યો છું જો હું આ સમીકરણો બરાબર જોઉં તો તેથી અમે અહીં એ પલ્સ રાખીશું હા તે માઇનસ સાઇનની ભૂલ હતી તેમાં કોઈ સમસ્યા નથી હવે જ્યારે તમે આ સમીકરણો જુઓ છો ત્યારે તેઓ શું દેખાય છે Student તે મૂળ મેક્સવેલના સમીકરણો જેવો દેખાય છે જ્યારે ઉદ્દેશ હોય અથવા કોઈ વસ્તુ ન હોય વિદ્યાર્થી કોઈ વસ્તુ નથી કોઈ ઓબ્જેક્ટ બરાબર નથી તેથી આ છે પરંતુ આપણે કિંમત તરીકે શું ચૂકવવું પડશે આપણે હવે કેટલાક નવા ઈક્વાલેંટ કરંટ રજૂ કરવા પડશે પરંતુ અહીં કિંમત તેથી આ વોલ્યુમ ઈકવાલેંસ પ્રીંસીપલ હવે આપણે ખરેખર તે શું છે તે નિવેદન હોઈ શકે છે અમે શું કર્યું છે અમે અહીં ઓબ્જેક્ટથી શરૂઆત કરી છે અને અમે સમીકરણોના આ સેટથી શરૂઆત કરી છે કેટલાક એલ્જેબ્રાના પરિણામે મેં સમીકરણોના આ સમૂહોમાં ઘટાડો કર્યો છે જે ફ્રી સેપ્સમાં ફેલાતા સોર્સ વિશે છે ત્યાં ફ્રી સ્પેસ છે તેથી મેં જે કર્યું છે તે મેં આ સમગ્ર ઓબ્સ્ટ્રકલને ઈકવાલેંટ વોલ્યુમ સોર્સના સમૂહ દ્વારા બદલ્યું છે તેથી આ M અને J આ સોર્સ છે તેથી જેમ આપણે કોર્સમાં પછીથી જોઈશું આ પ્રકારના સમીકરણો એકવાર શૂન્યાવકાશમાં હલ કરવા માટે સરળ છે પછી આ પ્રકારના સમીકરણો જ્યાં એપ્સીલોન સ્પેસ નુ ફંક્શન છે તેથી મેં ખરેખર સમસ્યા હલ કરી નથી મેં તેને હમણાં જ એક ફોર્મમાં રૂપાંતરિત કરી છે જે જોવા માટે સરળ છે તેથી ફરી એકવાર હું કહેવા માંગુ છું કે મારી પાસે જે ઈક્વાલેંટ કરંટ વ્યાખ્યા છે તે જુઓ ઈક્વાલેંટ કરંટની વ્યાખ્યામાં કંઈક છે જે હું જાણતો નથી ચાલો આપણે કહીયે હુ જાણૂ છુ ઓમેગા મ્યુ માઇનસ મ્યુ નૉટ પણ હું H ને જાણતો નથી હું ટોટલ ફિલ્ડને જાણતો નથી એ જ રીતે j ઈકવાલેંટ માટે હું ઓમેગા એપ્સીલોન જાણું છું પરંતુ આ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જે હું જાણતો નથી તેથી મેં તે બનાવ્યું છે મેં વાસ્તવમાં સમસ્યા હલ કરી નથી મેં સમસ્યાને M ઈકવાલેંટ અને J ઈકવાલેંટ મા બદલી છે તેથી જેમ જેમ આપણે આ કોર્સમાં આગળ વધીએ છીએ તેમ આનું કારણ સ્પષ્ટ થઈ જશે પરંતુ કરંટ સોર્સ ચુંબકીય અને ઇલેક્ટ્રિક ઓકે દ્વારા ઓબ્જેક્ટને બદલવાની આ એક લોકપ્રિય રીત છે યાદ રાખો કે આ એક ઈક્વાલેંટ પ્રોબ્લેમ છે જે ફીઝીકલી રીતે અસ્તિત્વમાં નથી સ્પેસમાં ફીઝીકલી કરંટ સોર્સ હોતા નથી હું ગાણિતિક રીતે તેમના વિશે વિચારી રહ્યો છું કારણ કે આ ઉકેલ એ જ છે જ્યાં હું આ એક સમીકરણનો ઉપયોગ કરું છું જે મેં કર્યું તે પ્લસ માયનસ અને તે જેવી હતું તેથી આ વોલ્યુમ ઈકવાલેંસ પ્રમેય બરાબર છે તેથી આ વોલ્યુમ ઈકવાલેંસ પ્રમેયો હતા બીજા ઈકવાલેંસ પ્રમેયને સર્ફેસ ઈકવાલેંસ પ્રીન્સીપલ કહેવાય છે તેથી સર્ફેસ ઈક્વાલેંન્સના પ્રીન્સીપલ્સ જેમ તમે ટર્મ સૂચવી શકો છો કે મારે હવે બે પદાર્થો વચ્ચેના ઇન્ટરફેસ વિશે વિચારવું પડશે તેથી અહીં એક સમ નોર્મલ છે ચાલો આપણે કહીએ અને વિદ્યાર્થી કહો કે H2 માઈન્સ H1 પોઝીટીવ છે ફરીથી હા માઇનસ સાઇનમાં ભૂલ છે અહીં પલ્સ હોવુ જોઈએ તેથી ચાલો આપણે રીયલ પ્રોબ્લેમ થી શરુ કરીએ ફીજીકલ પ્રોબ્લેમની જેમ પહેલા ફીજીકલ પ્રોબ્લેમથી શરુ થઈ અને પછી ઈક્વાલેંટ પ્રોબ્લેમમા કંવર્ટ કરીશુ તો અહીં ફીજીકલ પ્રોબ્લેમ શું છે તેથી મારી પાસે અહીં કેટલાક કરંટસોર્સ જે J અને M છે અને ત્યાં કેટલાક રેડીએટીંગ વોલ્યુમ છે તેથી ચાલો એક હાઈપોથેટીકલ સપાટી લઈએ સપાટી વાસ્તવમાં અસ્તિત્વમાં નથી મેં હમણાં જ ગાણિતિક રીતે એક બોક્સ દોર્યું છે અને ચાલો કહીએ કે આ એકંદર મારું ડોમેન છે જેમાં મને રસ છે તેથી આપણે આ રીજીયન ને ૧ કહીશું તો ચાલો આપણે આને કહીયે અને આને કહીએ તેથી ચાલો આપણે એક નાની રમત રમીએ આપણે અહીં એક નિરીક્ષક મુકીએ અને અહીં બીજો નિરીક્ષક મુકીયે હવે આ નિરીક્ષકોના ગુણધર્મો શું છે તે એક વિચિત્ર રમત છે આ નિરીક્ષક ૨ વોલ્યુમ ૨ માં ગમે ત્યાં ફરવા જઈ શકે છે પરંતુ વોલ્યુમ ૨ માં જઈ શકતો નથી અને અહીં નિરીક્ષક ૧ વોલ્યુમ ૧ માં ફરી શકે છે પરંતુ વોલ્યુમ ૨ માં ક્રોસઓવર કરી શકતા નથી હવે આ ડોટેડ સપાટી જે મેં તમને અહીં બતાવી છે તે કાલ્પનિક સપાટી છે તે વાસ્તવમાં અસ્તિત્વમાં નથી મેં તેને હમણાં જ દોર્યું છે તો તમે સીમા પારના ફીલ્ડ્સની શું અપેક્ષા રાખો છો તે એટલું જ હશે કારણ કે મેં હવા માં હમણાં જ એક રેખા દોરી છે આ કાલ્પનિક સપાટી પર ફિલ્ડ્સ કંટીન્યુઅસ રહેશે તેથી જ્યારે હું જોઉં છું જો હું નિરીક્ષક ૨ ને પુછુ નિરીક્ષક ૨ પાસે આમાંથી કઈ ક્વોંટીટી નો એક્સેસ છે વિદ્યાર્થી E2 બરાબર નિરીક્ષક ક્રોસ ઓવર કરી શકતા નથી તેથી જો મેં તમને પૂછ્યું કે તમે જુઓ તમારા માટે શું છે તે કહેશે કે મારા માટે સમાન હશે તે કહેશે કે નિરીક્ષક ૧ મને કહો કે તમારી સાઈડ શું મૂલ્ય છે તે અહીં લખશે તેથી તે લખશે કે આ અન્ય નિરીક્ષક અને કેટલાક ન્યુટ્રલ રેફ્રંસ થી આવ્યું છે જે તેમને કહેવા માટે જરૂરી છે કે ત્યાં કોઈ ચુંબકીય પ્રવાહ શું છે કારણ કે ત્યાં ચુંબકીય કરંટ છે શુદ્ધ સરફેસ કરંટ છે તે અહીં કે ત્યાં નથી તે સીમા પર છે તેથી તેમને કહેવામાં આવે છે કે શુ ત્યાં હાઈપોથેટીકલનથી તેઓ કેવી રીતે યોગ્ય હશે મેં હવામાં માત્ર એક રેખા દોરી તેથી આ પલ્સ શુન્ય લખવામાં આવશે તેથી નિરીક્ષક ૨ પાસે નો એકસેસ છે અને નિરીક્ષક ૧ પાસે આની એક્સેસ છે અને તેઓ કહે છે કે તેઓ ની સરખામણી કરે છે કે તમે જે જવાબોની અપેક્ષા રાખો છો તે બાઉંડ્રી કંડીશન સાથે સંમત થશે ભલે મેં હાઈપોથેટીકલ સપાટીની બાઉંડ્રી કંડીશન બનાવી હોય તે હજુ પણ માન્ય હોવી જોઈએ તેથી તેઓ કોઈ સમસ્યા વિના સંમત થશે હવે નાની બીજી ગેમ રમીયે તેથી રમત નિરીક્ષક ૨ ને એવી રીતે મૂર્ખ બનાવવાની છે કે જે નિરીક્ષક ૨ ને ખબર ન હોય તેથી આપણે શું કરીએ ચાલો આપણે અહીં પણ તે જ પરિસ્થિતિ લઈએ નિરીક્ષક 2 અહીં રહે છે તે વોલ્યુમ 1 માં જઈ શકતો નથી અને આ છે હું શું કરું છું તેથી અહીં ફિલ્ડ્સ જ્યાં E H અને E H 22 11 અહીં હું શું કરું છું હું 0 ને સમાન ફિલ્ડ્સ સેટ કરું છું યાદ રાખો કે કેવી રીતે ઈક્વાલેંટ સમસ્યા છે તે ફીઝીકલ સમસ્યા નથી ફીઝીકલ સમસ્યા અહીં હતી આ ગણિતની સમસ્યા છે તેથી ચાલો આપણે આ રમત સાથે રમીએ કરંટ સોર્સ અહીં છે વાસ્તવમાં આપણે અહીં કરંટ સોર્સ વિશે ચિંતા કરવાની જરૂર નથી હું અહીં ફિલ્ડ્સ 00 ની બરાબર ગોઠવી રહ્યો છું એટલે કે નિરીક્ષક 1 શુ રીપોર્ટ કરવાનો છે નિરીક્ષક 1 થોડુ મિસ્ચીફ રમશે નિરીક્ષક 1 કહેશે કે ક્ષેત્રો અંદર 0 છે તેથી નિરીક્ષક 2 એ જ પ્રશ્ન પૂછે છે જે તે કહે છે કે મારા ફિલ્ડની કિંમત અહીં તેની પાસે છે હવે તે નિરીક્ષક ૧ ને પૂછે છે કે હે અંદરનુ ફિલ્ડ શું છે નિરીક્ષક 1 મીસ્ચેફ થઈને કહેશે ઓહ અંદર ફિલ્ડ 0 છે તેથી ફિલ્ડ અંદર શુન્ય છે પરિસ્થિતિને બચાવવા માટે ક્યાંય પણ છે અને ભૌતિકશાસ્ત્રમાં હજી પણ સાચું છે નિરીક્ષક ૧ છે તે નિશ્ચિત છે હું શૂન્ય ફિલ્ડની જાણ કરવા જઈ રહ્યો છું શું આ પરિસ્થિતિઓને ઠીક કરવાની કોઈ રીત છે આવા નિરીક્ષક ૨ ને ખબર નથી કે કંઇક અલગ થયું છે વિદ્યાર્થી સપાટી જે ઉત્પન્ન કરે છે બરાબર એટલું જ જો હું અહીં બાઉંડ્રીની પરિસ્થિતિઓ જોઉં તો નિરીક્ષક ૧ અને નિરીક્ષક ૨ દ્વારા આ બે શું નિશ્ચિત કરવામાં આવી રહ્યા છે તો બાકીની ગેપ ક્યાં છે તે આ ટર્મમાં અહીં છે તેથી જો હું મેથેમેટીકલ કરંટ રજૂ કરું જે આ બરાબર છે તેથી જો હું પરિચય આપું તેથી તે આ હશે તેથી આ કિસ્સામાં 0 હતું આ લખો હું નવું રજૂ કરું છું અને મારે આ ના મૂલ્ય તરીકે શું સેટ કરવું જોઈએ વિદ્યાર્થી માઇનસ એચ પ્લસ બરાબરતેની કિંમત બરાબર તેથી નિરીક્ષક ૧ એ 0 ને ફિલ્ડ્સ 0 સમાન સેટ કર્યા જે બરાબર છે હું મેથેમેટીકલી પરિચય આપીને પરિસ્થિતિને બચાવી લઉં યાદ રાખો કે અહીં એક મેથીમેટીકલ કરંટ છે જે આ 0 સમાન છે તેથી હવે આ હાયપોથેટીકલ સર્ફેસ મા કરંટ M s એવીજ રીતે અન્ય બાઉંડ્રી ની સ્થિતિને બચાવવા માટે મારે કરંટ Js નો ઈંટ્રોડ્યુસ કરવો પડશે તેથી જો મેં આ યુક્તિ કરી હોય તો શુ નિરીક્ષક ને કોઈપણ તફાવતની ખબર પડશે નિરીક્ષક ૨ કોઈ તફાવત જાણશે નહીં નિરીક્ષક ૨ આ વોલ્યુમ ૨ ની અંદર દરેક જગ્યાએ ફરે છે અને બાઉડ્રી પર તે ફક્ત ચકાસે છે કે તે પહેલા શુ હતું જવાબ હા હશે કારણ કે મેં આ હાઈપોથેટીકલ કરંટ અહીં મુક્યો છે તેથી બાઉડ્રીની શરતો સંતોષાય છે જે તેમની પહેલા હતી તે હવે છે તેથી આ વોલ્યુમની અંદરનુ ફિલ્ડ અને આ વોલ્યુમ યુનીક્નેસ થીયરમ દ્વારા સમાન છે કારણ કે ઇ ટેન નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે અને બંને કેસોમાં સમાન છે બંને કેસમાં ફિલ્ડ સમાન હશે તેથી નિરીક્ષક ૨ ને ખબર ન હતી કે શું થયું પરંતુ જો તમે એકંદર સમજ મેળવો તો શું થાય છે તે જુઓ મેં એક વોલ્યુમ ને પંચ આઉટ કર્યુ છે અને તેને 0 ફિલ્ડ્સ અને ઈક્વાલેંટ સર્ફેસ કરંટ થી રીપ્લેસ ક્રયુ છે તેથી ઓબ્જેક્ટ રીપ્લેસ થયો છે તેથી ફરીથી આ ઉપયોગી થઈ શકે છે જો ઉદાહરણ તરીકે હું મારી ગણતરીના ફિલ્ડને ઘટાડવા માંગુ છું તો હું મા દરેક જગ્યાએ ફિલ્ડ્ની ગણતરી કરવા માંગતો નથી જો હુ ન દૂર કરુ તો મારે જે નાની કિંમત ચુકવવી પડશે તે આ સપાટીના ફિલ્ડ છે તેથી તેઓ નવા અન નોન કરવામા આવ્યું છે J ઈકવાલેંટ M ઈકવાલેંટ અને સપાટી ઈકવાલેંટ પ્રમેયમા મેં ઓબ્જેક્ટને ટેંજેંશીયલ સપાટી કરંટ દ્વારા રીપ્લેસ કર્યું તેથી ફરીથી આ હમણાં થોડું એબ્સ્ટેક લાગશે કે આપણે આ શા માટે કરી રહ્યા છીએ પરંતુ જ્યારે આપણે કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં પ્રથમ મેથડ લેવાનું શરૂ કરીએ છીએ જે ઈંટેગ્રલ ઈકવેશન મેથડ છે તો આ કરવાથી તે ખૂબ જ ઉપયોગી થશે તેથી એક ઉદાહરણ આપી શકો કે તમને અહીં ઓબ્જેક્ટ છે તેમાં કેટલાક ખૂબ જ કોપ્લીકેટેડ એપ્સીલોન r હોઈ શકે છે અને આ વોલ્યુમને બાકાત રાખીને સેટ કરીને આના જેવું કંઈક કરીને મારે તેની સાથે ડીલ કરવાની જરૂર પણ નથી વિદ્યાર્થી પણ તમે j અને h દૂર કર્યા મેં આ ફિલ્ડમાં E અને Hને દૂર કરી દીધા છે મને અહીં આ કરંટ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ કરંટ ભૂમિકા છેવટે E અને H ફિલ્ડ્સ ઉત્પન્ન કરવાની છે હા સાચું તેથી આ પ્રકારની આપણને બે મુખ્ય ઈકવાલેંસના પ્રમેયનો પુરા થયા જેનો આપણે ઉપયોગ કરીએ કરીશુ બાય ધ વે આ ચોક્કસ સપાટી ઈકવાલેંસ પ્રમેય જે મેં તમને કહ્યું હતું તે લવ્સ ઈક્વાલેંટ પ્રમેયના નામથી ઓળખાય છે આની અન્ય સંભવિત ભિન્નતાઓ છે તમે કલ્પના કરી શકો છો કે આ રમત કે જે હું રમી રહ્યો છું ત્યારથી મને en અને ક્રોસ E2 રાખવા પડશે તેથી મેં જે કર્યું તે મેં તમામ ફિલ્ડ 0 માં મૂકી દીધું અને બધું કરંટમાં સમાઈ ગયું પરંતુ હું વિચારી શકું છું કે અન્ય કેટલાક યોગદાન અન્ય કેટલાક ઈકવાલેંસ પ્રમેય સાથે આવશે અને લીટરેચરમાં ઘણા છે તેથી હાથમાં હું તમને આપીશ કે તમે આ અન્ય પરિસ્થિતિઓને જોઈ શકો મુખ્ય ઉદ્દેશ શું છે મેં અગાઉ ફરી એકવાર ઉલ્લેખ કર્યો છે તેમ આપણે ગણતરીમાં પેઈન ઘટાડવા માંગીએ છીએ તેથી અમે આ ઈકવાલેંસના પ્રિંસીપલ બનાવીશું જેથી સમસ્યા હલ કરવી સરળ બને તેથી આ સપાટીની ઈક્વાલેન્સના પ્રિંસીપલ નો વિચાર છે તેથી આ મોડ્યુલનો સારાંશ આપવા માટે અમે મેક્સવેલના સમીકરણો અને બાઉંડ્રીની શરતોથી શરૂ કર્યું પાવર અને આ બંને ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં અગાઉથી કોંસેપ્ટ હતા તે જોયા તેથી તમે જોઈ શકો છો તેથી પ્રકરણ 1 અને 7 તેથી બાલાનીસના પ્રકરણ 1 એ ટોપીક્સ 1 2 અને 3 વિશે વાત કરશે અને બાલાનીસનો પ્રકરણ 7 એ તમને ઈક્વાલેન્સના પ્રમેય અને યુનીકનેસ પ્રમેય વિશે જણાવશે તે ખૂબ જ સરસ વાંચવા યોગ્ય પુસ્તક છે કૃપા કરીને તેને વાંચો